અગાઉના બે વ્યાખ્યાનોમાં અમે તમને બ્લેક બોડીની કેટલીક મૂળભૂત વ્યાખ્યાઓ આપી છે અને આનું પ્રતિનિધિત્વ ગોળાકાર કેવીટી દ્વારા કર્યું છે અને જો હું તેનો અભ્યાસ કરવા માંગું છું તે રેડિયેશન તાપમાન T છે તેથી હું કહીશ કે ગોળાકાર કેવીટીએ તાપમાન T છે હવે હું જે વ્યાખ્યાયિત કરવા માંગુ છું તે સ્પેક્ટરલ ડેન્સિટિ નામની વસ્તુ છે તમે પહેલેથી જ જોયું છે કે કેવીટીમાં અથવા બ્લેક બોડીમાં આપણે u નામની વસ્તુને વ્યાખ્યાયિત કરીએ છીએ જ્યાં u ઊર્જાની ડેન્સિટિ હતી અને અગાઉના વ્યાખ્યાનમાં અમને જે પરિણામ મળ્યું હતું તે એ હતું કે બ્લેક બોડીમાંથી બહાર આવતી તીવ્રતા uc4 છે આ તીવ્રતા બહાર આવે છે સામાન્ય રીતે જો તમે તમારી ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરીની તીવ્રતા ને યાદ કરી હોય તો તે uc અને તે પ્લેન વેવ માટે આપવામાં આવે છે આ કિસ્સામાં બહાર આવતી તીવ્રતા uc4 બની જાય છે કારણ કે રેડિયેશન એ આઇસોટ્રોપિક છે જે તમે અગાઉના વ્યાખ્યાનના ડેરિવેશન જોયું હતું તે રીતે તે બધી દિશામાંથી આવે છે હવે સ્પેક્ટરલ ડેન્સિટિ જે કરે છે તે તે રેડિયેશન છે જે બહાર આવી રહ્યું છે તેથી હું આ ધીરે ધીરે લખું છું બહાર આવતા રેડિયેશનમાં તમામ તરંગલંબાઈ હોય છે તેથી તેમાં લાલ રંગ પીળો રંગ વાદળી રંગ અલ્ટ્રાવાયોલેટ ઇન્ફ્રારેડ બધું હશે અને આપણે રેડિયેશનની ડેન્સિટિ અથવા તીવ્રતા લખી શકીએ છીએ તે સમગ્ર સ્પેક્ટ્રમ પર વહેંચવામાં આવે છે એનો અર્થ એ થયો કે જો મારી પાસે તીવ્રતા હોય તો તે દરેક માટે કોઈ ΔI નો સરવાળો હશે જે સમજાવવા દો તેથી જો I વિરુદ્ધ ની તીવ્રતા કર્વ જોઉં તો મારી નજીક માં કંઈક તીવ્રતા ΔI હશે જે 1 હશે I નજીક બીજી કેટલીક તીવ્રતા 2 વગેરે છે તેથી દરેક અંતરાલમાં થોડી તીવ્રતા હોય છે જે વિવિધ માટે અલગ હોઈ શકે છે બરાબર તેથી હું આ લખું છું તેથી જ્યાં I એ તરંગલંબાઈની નજીકનો તીવ્રતાનો ભાગ છે જે I ચિત્રમાં બતાવ્યું છે ઠીક છે અને તે કેવું લાગે છે હવે હું ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી તસવીર દ્વારા બતાવીશ તેથી આ રેડિયેશનની તીવ્રતાનું ચિત્ર છે ઠીક છે તેથી તમને તે બતાવવા દો આ તે ચિત્ર છે જે તમે જુઓ છો અને હું નક્કી કરીશ કે તે માટે રેડિયેશનની કયા તીવ્રતા અથવા આપણે જેને રેડિયેશનની સ્પેક્ટરલ ડેન્સિટિ કહીશું તેનું પ્લોટેડ કરવામાં આવ્યું છે અને તે વિવિધ તાપમાને આલેખન કરવામાં આવ્યું છે તેથી ઉદાહરણ તરીકે એક કર્વ પ્રકારનો લાગે છે બીજો કર્વ આ પ્રકારનો લાગે છે ત્રીજો કર્વ આ પ્રકારનો લાગે છે અને ચોથો કર્વ અહીં જ દેખાય છે ઊંચો કર્વ ઊંચો કર્વ હોવાથી ઉપરનો કર્વ 7000 K મધ્ય કર્વ લાલ જે લગભગ 6000 K પર છે વાદળી 5333 K વગેરે છે જેમ જેમ તાપમાન નીચે જાય છે તેમ તેમ કર્વ નીચો અને નીચો થાય છે અને પીક નીચે અને નીચે જાય છે જો હું સ્પેક્ટરલ ડેન્સિટિ માટે લઉં તો અહીં એનો અર્થ એ છે કે જો હું સ્પેક્ટરલ ડેન્સિટિ લઉં જો હું કોઈ ચોક્કસ લઉં અને આ કર્વ હેઠળના ક્ષેત્રની ગણતરી કરું આ પર અથવા અહીં બીજા કોઈ પર તે ક્ષેત્રની ગણતરી કરો આનાથી મને આ dλ માં ઊર્જાનું પ્રમાણ મળશે તેથી હવે હું તમારા માટે આ સ્પેક્ટરલ ડેન્સિટિને વ્યાખ્યાયિત કરી શકું છું તે સ્પેક્ટરલ તીવ્રતા છે I જેવા કે IΔλ એ થી Δλ માં તીવ્રતા ફાળો છે તેથી જો હું આ આખા કર્વ પર ઇન્ટીગ્રેટ કરું તો તે મને સંપૂર્ણ તીવ્રતા આપે છે આ જ રીતે હું ઊર્જાની સ્પેક્ટરલ ડેન્સિટિને વ્યાખ્યાયિત કરી શકું છું જે u જેવી છે કે uΔλ એ તરંગલંબાઈ અને Δλ વચ્ચેની ઊર્જા ડેન્સિટિ છે નોંધ સમકક્ષ રીતે હું uΔν ને પણ વ્યાખ્યાયિત કરી શકું છું જે ફ્રિક્વન્સી અને Δν વચ્ચે ઊર્જા ડેન્સિટિ હશે એક ખૂબ જ સામાન્ય ભૂલ હું આ બાબત ને u અને u ને લગતી સામાન્ય ભૂલ નીચે મુજબ છે સામાન્ય ભૂલ આ છે c કોઈ વિચારે છે કે uuc જે ખરેખર સાચું નથી તમારે જે જોવું જોઈએ તે એ છે કે સાચો માર્ગ એ છે કે uΔλuΔν જ્યાં Δν એ Δλ ને અનુરૂપ છે કારણ કે c c2 Δν અને તેથી અમારી પાસે uc2 ΔνuΔν કારણ કે ઊર્જાનું પ્રમાણ એક સરખું છે અને હવે હું Δν રદ કરી શકું છું અને મને u2uc મળશે કારણ કે આ બધા માન છે હું ઋણ ચિહ્નની ચિંતા નથી કરતો તેથી આ વિશે સાવચેત રહો આ એક ખૂબ જ સામાન્ય ભૂલ છે જે લોકો કરે છે તેથી મેં તમારા માટે સ્પેક્ટરલ ડેન્સિટિ અને સૈદ્ધાંતિક વિશ્લેષણ ડિઝાઇન કર્યું છે મને વધુ એક વસ્તુની જરૂર પડશે અને તે હું તે કરીશ અને પછી આ વ્યાખ્યાન સમાપ્ત થઈ જાય છે હવે પછીનો જથ્થો આપણે વિશ્લેષણમાં એક કેવીટીની અંદર રેડિયેશનને કારણે દબાણ ની જરૂર પડશે અને અમે અહીં આ નાના ક્ષેત્ર પર બધી જગ્યાએથી આવતા રેડિયેશનને કારણે દબાણની ગણતરી કરીશું અને તે દબાણ સૂત્ર હશે હવે દબાણ માટે મારે જે ગણતરી કરવાની જરૂર છે તે એકમ ક્ષેત્ર દીઠ બળ છે જે એકમ સમય દીઠ મોમેન્ટમ ટ્રાન્સફર સિવાય બીજું કશું નથી પ્રતિ એકમ ક્ષેત્ર તેથી હવે મારે જે જોઈએ છે તે આ ક્ષેત્ર પર પડી રહેલૂ વેગમાન છે હવે પ્લેન તરંગ માટે જો તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી વેગમાન p માંથી યાદ કરો છો જે એકમ કદ દીઠ વેગમાન કન્ટેન્ટ છે તે uc જેવું જ છે ચાલો આપણે તે જોઈએ તેથી આ કંઈ નથી પરંતુ વેગમાન ધનતા છે જે એકમ કદ દીઠ એકમ કદ દીઠ વેગમાન છે તમે જોઈ શકો છો કે આ પરિમાણીય રીતે સાચું છે કારણ કે u માં 12mv2v પરિમાણ છે જે m v તેથી આ પરિમાણીય રીતે સાચું છે આ એકમ કદ દીઠ છે તેથી આ એકમ કદ દીઠ વેગમાન છે હવે જે થઈ રહ્યું છે તે આ કેવીટીમાં છે આ ક્ષેત્ર a માં ચારેતરફથી રેડિયેશન આવી રહ્યુ છે અને તે થોડુ વેગમાન લાવી રહ્યું છે અને તે વેગમાન બળ લાગુ પાડે છે તેથી વેગમાન ટ્રાન્સફર જે પણ હોય તે એકમ સમય દીઠ વેગમાન વેગમાનનો એકમાત્ર ઘટક જે મહત્વનું છે તે આને લંબ છે જે ખૂણા θ પર છે તેથી મારે જેની ગણતરી કરવાની જરૂર છે તે એ છે કે તેના ઘટકને લેવામાં કેટલુ વેગમાન આવી રહ્યુ છે તો ધારો કે આ p છે આ pcosθ હોવું જોઈએ અને દરેક બાજુ માટે જે વેગમાન આવે છે તે રીફલેકશન દ્વારા બહાર જવાનું વેગમાન છે અથવા આ ભાગ પણ રેડિયેટિંગ કરે છે જેથી વેગમાનના ખ્યાલ દ્વારા હોય ત્યાં પાછળનું બળ હોય છે તેથી ચોખ્ખું વેગમાન થવાનું છે કે હું આની ગણતરી કરીશ અને તેને 2 વડે ગુણાકાર કરીશ તેથી હું ચારે બાજુથી આવતા વેગમાનની ગણતરી કરી શકું છું તેથી આ બાજુથી વેગમાન આવે બહાર વેગમાન જશે તેથી હું ગણતરી કરીશ કે કુલ વેગમાન 2 થી ગુણાકાર કરી થાય છે અને તે મને બળ માટે જવાબ આપશે તેથી ફરીથી આપણે અગાઉ જે કર્યું હતું તે જેવી ગણતરી કરીશું હું આ કેવીટી અને આ ક્ષેત્રમાં વિચાર કરીશ આ બાજુથી આ કદને ધ્યાનમાં લો જ્યાંથી વેગમાન આવી રહ્યુ છે તેથી જો હું ફરીથી dΩ લઉં આ લંબાઈ r પછી જે વેગમાન આવે છે તે acosθ4 r2 જે આ રીતે આવતા રેડિયેશનની સંભાવના છે પછી વેગમાનની ચોખ્ખી માત્રા uc હશે તે આ ક્ષેત્રમાં વેગમાન ભાર છે આ કદમાં હું જે વાદળી કદ બતાવી રહ્યો છું અને તે કદ dΩr2Δr અને દબાણની ગણતરી માટે હું cosθ દ્વારા આને વધુ ગુણાકાર કરીશ અને મેં અગાઉ બેના પરિબળ કહ્યું હતું કારણ કે આ ક્ષેત્રમાંથી પ્રતિબિંબ અથવા રેડિયેશન ઉત્સર્જન કરે છે તેથી આ ચોખ્ખું વેગમાન હશે હવે ફરીથી અગાઉની જેમ આપણી પાસે r સમય માટે કુલ લંબાઈ t એ ct થવા જઈ રહ્યુ છે તેથી હું લખી શકું છું કે cosθ એ 0 થી 1 સુધી બદલાશે એ 0 થી 2 સુધી બદલાશે તેથી વેગમાન ટ્રાન્સફર સામાન્ય થી સમય t 2a4cΔtuc201θdcosθ બરાબર થશે અને તે વેગમાન ટ્રાન્સફર છે તો ચાલો આપણે આને p લઈએ ચાલો હવે આપણે કેટલાક પદ રદ કરીએ આ 2 આ 2 અને 4 સાથે રદ કરે છે c એ c સાથે રદ થાય છે તેથી મને તે મળે છે અને આ ઇન્ટીગ્રેટ આ ઇન્ટીગ્રેટ કંઈ નથી પરંતુ એક તૃતીયાંશ છે તેથી મને જે મળે છે તે puΔt3 છે અને આ સૂચવે છે કે pΔt સામાન્ય રીતે એકમ સમય દીઠ વેગમાન ટ્રાન્સફર a બરાબર છે તેથી આ કંઈ નથી પરંતુ દબાણ છે અને આ u3 છે તેથી હવે આપણે જે જોયું છે તે એ છે કે બ્લેક બોડી માટે આ સ્પેક્ટરલ ડેન્સિટિ છે જે ઉચ્ચ તાપમાને આ રીતે છે અને જેમ જેમ તાપમાનનું સ્તર નીચે જાય છે તે આ રીતે બની જાય છે અને કેવીટી ની અંદર દબાણ p એ u3 છે અમે આનો ઉપયોગ આવતા વ્યાખ્યાનોમાં આપણા વિશ્લેષણ માટે કરીશું